કોપિરાઇટ કોપિરાઇટને શાબ્દિક રૂપે વધુ કોપિ બનાવવાનો અધિકાર ગણી શકાય તેથી જ્યારે આપણે કહીએ કે વ્યક્તિને વધુ નકલો બનાવવાનો અધિકાર છે તે માધ્યમના અસ્તિત્વને સૂચવે છે હવે આપણે વિચારી શકીએ છીએ કોપિ માધ્યમ પર બનાવવામાં આવી રહી છે અથવા આપણે વિચારી શકીએ છીએ કે નકલ માધ્યમ દ્વારા પ્રસારિત થઈ રહી છે તેથી આ તફાવતોની નકલો બનાવવાનો અધિકાર મહત્વપૂર્ણ છે કારણ કે તમે જોશો કે કોપિરાઇટ પોતાને કામો અને કાર્યો પર પ્રગટ કરે છે મોટા ભાગે એવા ઉત્પાદનો તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે જે અમુક પ્રકારના બૌદ્ધિક અથવા રચનાત્મક પ્રયત્નોથી આવે છે તેથી કોપિરાઇટ શું છે કોપિરાઇટ એ એક વિશિષ્ટ અધિકાર છે જે કાયદા દ્વારા આપવામાં આવે છે જે કાયદા દ્વારા આપવામાં આવેલો અન્ય બૌદ્ધિક સંપત્તિ જેવા સમયગાળા સુધી વિસ્તરિત હોય છે અને તે સમયગાળા માટે અસ્તિત્વ ધરાવે છે તેથી તે સમય નક્કી કરવા યોગ્ય છે અને કોપિરાઇટ મર્યાદિત જીવન બૌદ્ધિક સંપત્તિની શ્રેણીમાં આવશે એક ખ્યાલ જે આપણા આગામી લેકચરમાં જોવા મળશે હવે કોણ કોપીરાઈટ કરી શકે છે કોપિરાઇટ લેખકો સંગીતકારો કલાકારો અથવા કલાત્મક સાહિત્યક નાટકીય અથવા સર્જનાત્મક કાર્યના કોઈપણ સ્વરૂપના નિર્માતાઓ પર બાવી શકે છે જે લોકો રચના કરે છે અથવા જે રચનાત્મક કાર્ય સાથે આવે છે તે કોપિરાઇટનાં માલિકો હોઈ શકે છે તે તેમના સહાયકો પર પણ પડી શકે છે તેથી કોઈ લેખક કોઈ પુસ્તક લખે છે અને તે પ્રકાશકને સોંપે છે તેથી પ્રકાશક હવે કોપિરાઇટના માલિક બની ગયા છે જે મૂળ કામની નકલો છાપવા પ્રકાશિત કરવા વેચવાના છે હવે તમે જોયું શબ્દ અહીં કામ કરે છે હવે આ તે જ છે જેનો આપણે ઉલ્લેખ કર્યો છે તે માટે અમુક પ્રકારના માધ્યમની જરૂર રહેશે તેથી કાર્યને કંઈક એવું સમજવામાં આવે છે જે માધ્યમ પર આવે છે અને ફરીથી નકલ કરો તે હકીકત સાથે જોડાયેલું છે કે તમે કોઈ કાર્યની વધુ નકલ બનાવી શકો છો તેથી કોપિરાઇટના સ્કોપને સમજવા માટે આ બંને ક્ન્સેપટો મહત્વપૂર્ણ છે કે તમે વધુ કોપિ બનાવી શકો છો અને તે સર્જનાત્મક કાર્યોમાં અસ્તિત્વ ધરાવે છે કોપિ બનાવવાનો અથવા બનાવવાનો અધિકાર સાહિત્યિક અથવા કલાત્મક કાર્યોમાં અસ્તિત્વમાં છે તે ફિલ્મોમાં ધ્વનિ રેકોર્ડિંગમાં પણ છે હવે આ દ્વારા અમે નકલો બનાવવાના અધિકારનો ઉલ્લેખ કર્યો છે તે કોઈ સાહિત્યિક અથવા કોઈ કલાત્મક કાર્ય છે અમે પ્રસારણનો અધિકાર અને નકલો વેચવાના અધિકારનો પણ ઉલ્લેખ કર્યો છે પોતે કોપિ બનાવવાનો અધિકારનો કોઈ અંત નથી કારણ કે તમે આ નકલો શા માટે કરો છો તે નકલો મોટા પ્રમાણમાં નફો મેળવવા માટે બનાવવામાં આવે છે તેથી કોઈને તેનો ઉપયોગ કરવાની મંજૂરી આપીને શોષણ કરવું જેને આપણે મંજૂરી આપીએ છીએ તેને લાઇસન્સ અથવા વેચાણ કહેવામાં આવે છે તેથી કોપિરાઇટ કરેલા કાર્યના વેચાણના પરિણામ સ્વરૂપ સર્જકને મહેનતાણું મળી શકે છે તે જ રીતે કોપિરાઇટ કરેલા કાર્યનું લાઇસન્સ પણ કોપિરાઇટ ધારકને લાભ અથવા મહેનતાણુંમાં પરિણમી શકે છે તેથી આ છે જેનો આપણે શોષણ દ્વારા અર્થ કરીએ છીએ તેથી કાયદા દ્વારા કોપિ બનાવવાનો અધિકાર કેમ અપાયો છે તે મૂળભૂત કારણ માલિકોને તેમના કાર્યનું શોષણ કરવાની મંજૂરી આપવાનું છે દાખલા તરીકે કોઈ વ્યક્તિ પુસ્તક પ્રકાશિત કરે છે જ્યારે તે કોઈ પુસ્તક પ્રકાશિત કરે છે ત્યારે તે પુસ્તક પર કોપિરાઇટ દાવા ઉમેરવાની માત્ર ક્રિયા દ્વારા તે પુસ્તકનો કોપિરાઇટ માલિક બની જાય છે તે ફક્ત કોપિરાઇટનો સિમ્બોલ મૂકે છે જે એક વર્તુળની અંદર એક નાનો © હોય છે અને તેનું લખે છે લેખકોના નામ આપો અને ત્યારબાદ તે પછી પુસ્તક લખે છે તે વર્ષ હવે આ તે છે જેને અમે કોપિરાઇટ નોટીસ કહીએ છીએ જે તમને લગભગ દરેક પુસ્તકમાં જોવા મળશે જે તમે આવશો કાં તો કોપિરાઇટ માલિક તરીકે લેખકનું નામ છે અથવા તમને પ્રકાશકનું નામ કોપિરાઇટ માલિક તરીકે મળશે તેથી જ્યારે તે પ્રકાશક છે જે કોપીરાઇટ માલિક છે ત્યારે આપણે સમજીએ છીએ કે લેખકે પુસ્તક લખ્યું હતું અને પ્રકાશકને અથવા પ્રકાશકને કોપિરાઇટ સોંપ્યું હોય તેવા કિસ્સામાં તેના રોજગાર હેઠળના લોકોની એક ટીમ હતી જેણે પુસ્તક લખ્યું હતું અને પ્રકાશકો કોપિરાઇટની નોટીસમાં આકૃતિઓનાં નામ આપે છે તેથી કોપિરાઇટ એ આઇપીનું સૌથી સહેલું સ્વરૂપ છે જે તમે બનાવી શકો છો કારણ કે અમે ફક્ત એટલું જ ઉલ્લેખ કર્યો છે કે કોપિરાઇટ કોઈપણ સાહિત્યિક કાર્યોમાં હોઈ શકે છે અને સાહિત્યિક કાર્યમાં બેસ્ટ સેલિંગ પુસ્તકો તેમજ તમે તમારા મિત્રને લખેલા પત્ર અથવા તમે જે ઇમેઇલ છે તે શામેલ છે કંપોઝ કરો અને તમારા સાથીદારને મોકલો હવે કોઈપણ લેખિત કામોને સાહિત્યિક કાર્ય તરીકે ગણવામાં આવે છે કારણ કે મેં હમણાં જ કહ્યું છે કે આપણે બનાવી શકીએ છીએ તે એક સહેલી વસ્તુ છે લગભગ દરેક વ્યક્તિ જે સાક્ષર છે તે સાહિત્યિક કાર્યો બનાવી શકે છે હવે સાહિત્યિક કાર્યની કોઈ કિંમત હોવી જરૂરી નથી અથવા કંઈક કે જે શાબ્દિક રીતે યોગ્ય કોપિરાઇટ કાયદાને ધ્યાનમાં લેતું નથી અથવા કોઈ કાર્યની સાહિત્યિક ગુણવત્તાની વિગતોમાં પ્રવેશ મેળવતું નથી જ્યાં સુધી તે બનાવવામાં આવે છે ત્યાં સુધી તે ઓરીજનલ છે અને તે લેખકને આભારી છે જે તે કાર્ય તરીકે યોગ્ય થઈ શકે છે તેથી તમે મોકલેલો SMS અથવા ટેક્સ્ટ મેસેજ સંભવિત એક સાહિત્યિક કાર્ય છે જે ઇમેઇલ તમે તમારા સાથીદારને મોકલ્યો છે તે સાહિત્યિક કાર્ય છે તેથી તે કોપિરાઇટ બનાવવા અને તેની માલિકીનો સૌથી સહેલો બૌદ્ધિક સંપત્તિ હકોમાંનો એક છે તે બનાવવા માટે કારણ કે તમે બેસીને તેને જાતે બનાવી શકો છો કોઈપણ સાક્ષર વ્યક્તિ થોડીક લાઈનો લખી શકે છે અને તે કોપિરાઇટ માટે સંભવિત વિષય બની જાય છે અને તેની માલિકી સરળ છે કારણ કે માલિકીની ફોર્માલીટી ફક્ત એને કાર્યમાં ઉમેરી રહી છે કામ માટે કોપિરાઇટની નોટીસ જેને દાખલાના કિસ્સામાં અથવા તો ટ્રેડમાર્ક્સના કિસ્સામાં પણ આપણે જે જોયું તેના જેવી ઓફિસ પહેલાં ફાઇલ કરવાની જરૂર નથી તેથી આ એવી વસ્તુ છે જે નિર્માતા પર તરત જ કમાઇ લે છે અને માલિકીની હકીકત પ્રદર્શિત કરવા માટે તે કંઈપણ ખર્ચ કરશે નહીં કોઈ કોપિરાઇટની નોટીસ જે લેખક તેના પુસ્તકમાં મૂકી શકે છે તે કોપિરાઇટની નોટીસ અથવા માલિકીની નોટીસ તરીકે લાયક છે હવે આ અધિકાર શા માટે અસ્તિત્વમાં છે આપણે હમણાં જ ઉલ્લેખ કર્યો છે તે અધિકાર તેના કામના લેખકો અને સર્જકોને બચાવવા અને તેમના કામને વ્યાવસાયિક રીતે શોષણ કરવા માટેના પૈસા કમાવવા માટે અસ્તિત્વમાં છે જો આ હક અસ્તિત્વમાં હોય તો તાત્કાલિક કોઈ લેખક તેના પુસ્તક લખે છે અને પુસ્તક તરત જ છે અન્ય લોકો દ્વારા બજારમાં નકલ થાઇ છે હવે તે રકમ હશે જ્યારે તેના હકનું ઉલ્લંઘન કરશે તેથી કોઈ કોપિરાઇટનું ઉલ્લંઘન કરે એ પરવાનગી વિના ઉપયોગ તરીકે સમજી શકાય છે કોઈક કામનો ઉપયોગ કરે છે તે પુસ્તકની બહાર નાટક બનાવતી નકલો બનાવી શકે છે તે પુસ્તકનું ભાષાંતર કરી શકે છે તે પુસ્તકનું વેચાણ કરી શકે છે તે કોઈપણ કામ છે કોપિરાઇટ કાયદા હેઠળ સુરક્ષિત જો કોઈ વ્યક્તિ કોપિરાઇટ માલિકની પરવાનગી વિના કરે છે તો અમે તેને ઉલ્લંઘન કહીશું ઉલ્લંઘનથી રાહત એ ઉલ્લંઘન કરનાર સામે અદાલતનો હુકમ મેળવવામાં અને ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓને અટકાવવાનો હુકમ હોઈ શકે છે અથવા ઉલ્લંઘનને લીધે થયેલા નુકસાનના બદલામાં મળતું વળતર પણ હોઈ શકે છે એક યોગ્ય કોપિરાઇટ અપવાદો અને મર્યાદાઓ વિના નથી કોપિરાઇટના ઉપયોગ માટે કેટલાક અપવાદો અને મર્યાદાઓ છે હવે ઉચિત ઉપયોગ અથવા ન્યાયી વ્યવહાર એ એક અપવાદ છે જે લોકોને કોપિરાઇટ કરેલા કાર્યનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે હમણાં પૂરતું જો કોઈ વ્યક્તિ જેણે કોઈ પુસ્તક ખરીદ્યું છે જે કોપિરાઇટનો વિષય છે તો તે થોડા પેજીસ અથવા થોડા ફકરાઓની નકલ કરવા માંગે છે તેમ છતાં નકલ કરવી એ ઉલ્લંઘન સમાન છે ચોક્કસ મૂર્તિઓ હેઠળ થોડા ફકરા અથવા પુસ્તકના થોડા પેજીસની મંજૂરી છે કાયદો તમને થોડા પેજીસની કોપિ કરવાની મંજૂરી આપે છે જો કે તેના માટે અમુક પ્રતિબંધો છે દાખલા તરીકે તે વ્યક્તિગત ઉપયોગ માટે છે તેથી તે કંઈક છે જેની મંજૂરી છે અથવા તે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા અથવા શિક્ષણ હેતુ માટે છે જેની મંજૂરી છે કોપિરાઇટ કરેલું કાર્ય પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું છે અને તે કોપિરાઇટ કરેલું કાર્ય ધિરાણ પુસ્તકાલયમાં રાખવામાં આવ્યું છે અને પુસ્તકાલયનાં સભ્યો પુસ્તક ઉધાર લે છે જે એવું કંઈક છે જે માન્ય છે તેથી ઉચિત ઉપયોગ અથવા ન્યાયી વ્યવહાર એવી વસ્તુ છે જે કોપિરાઇટ ધારકના જમણા અપવાદ તરીકે જોવામાં આવે છે મૂળ કાર્યોમાં કોપિરાઇટ સબસિસ્ટ્સ હવે કોપિરાઇટમાં મૌલિકતા એ આવશ્યકતા છે હવે જ્યારે તે સાહિત્યિક નાટકીય સંગીતવાદ્યો અથવા કલાત્મક કાર્યની વાત આવે છે ત્યારે તે આવશ્યક છે જ્યારે જ્યારે ટાઇપોગ્રાફિકલ પ્રસારણોના અવાજ રેકોર્ડિંગ્સના પ્રસારણની વાત આવે છે ત્યારે મૌલિકતાની આવશ્યકતા હોતી નથી હવે આપણે જોશું કે આ કેવી રીતે વિકસ્યું છે અને પેટન્ટ કાયદાના સંદર્ભમાં અને મૌલિકતા જે મૂળતાની વિપરીત છે મૂળભૂતતામાં આપણે મૌલિકતા શબ્દનો ઉપયોગ કરતા નથી આપણે કહીએ છીએ કે શોધ એક અર્થમાં નવલકથા હોવી જોઈએ જે ન હોવી જોઈએ અગાઉની કળા દ્વારા અપેક્ષિત નોલેજ જે પહેલાં હતું કોપિરાઇટ કાયદાની મૌલિકતા એ હકીકતનો સંદર્ભ આપે છે કે તે અર્થમાં તે વિશિષ્ટ છે કે જેનો ઉદ્ભવ લેખકમાંથી થયો છે તેથી જો કોઈ કાર્યને મૂળ માનવું જોઈએ તો ફક્ત તે બતાવવાનું જરૂરી છે તે લેખકની બહાર નીકળવું જોઈએ અને એક્સ્ટેંશન દ્વારા તે લેખકોની બૌદ્ધિક રચના હોવી જોઈએ તેથી આ બે બાબતો એક તો લેખકની ઉત્પત્તિ છે અને તે તેની અથવા તેણીની બૌદ્ધિક રચના છે તે બતાવવા માટે જરૂરી છે કે તે કોઈ કૃતિ મૂળ કૃતિ છે તેથી કોપિરાઇટના કાયદામાં આ આવશ્યકતા સરળતાથી સંતુષ્ટ થાય છે હકીકતમાં મૌલિકતા આવશ્યકતા એવી કોઈ વસ્તુ નથી કે જેની કોઈ પણ સંસ્થા અથવા ઓફિસ કોપિરાઇટની મંજૂરી માટે કોપિરાઇટ માટે પરીક્ષણ કરશે કોપિરાઇટ્સ ફક્ત તે હકીકત દ્વારા આપવામાં આવે છે કે તે બનાવવામાં આવી છે અને મૌલિક્તા પર મૌલિકતાના પ્રશ્નો ત્યારે જ ઉદભવે છે જ્યારે ત્યાં ઉલ્લંઘન થાય છે અને ત્યાં કોપિરાઇટમાં પડકારો થાય છે તેથી મૌલિકતાની ગુણવત્તા નક્કી કરવામાં કોઈ મુદ્દો નથી ઉદાહરણ તરીકે રવીન્દ્રનાથ ટાગોરની કવિતા તેના ઉપર કોપિરાઇટ ધરાવે છે અને તે જ રીતે શાળાના બાળક દ્વારા લખાયેલી કવિતાઓમાં કાર્ય સમાન કોપિરાઇટ સંરક્ષણ હશે તેથી કામ પરનું રક્ષણ હવે ગુણવત્તા પર આધારીત નથી જો કોપિરાઇટ શાસન કાર્યની ગુણવત્તા તરફ ધ્યાન આપશે તો તે પછી અમે એક અયોગ્ય પરિસ્થિતિ ઉભી કરીશું જ્યાં અવતરણો અને ન્યાયાધીશો હવે આર્ટ ટીકાકારોના અર્થમાં કાર્ય કરશે કે હવે તેમને કલાત્મક કૃતિની યોગ્યતાનો ન્યાય કરવાનો અધિકાર આપવામાં આવશે તેથી આભારી છે કે આપણી પાસે તે વ્યવસ્થા નથી તે હકીકત એ છે કે કોઈ કામનું ઉલ્લંઘન થઈ રહ્યું છે કે નહીં તે કોર્ટ પરિબળોની તપાસ કરશે અને જ્યારે કોપીરાઇટ પર વિવાદો નક્કી કરવામાં આવે ત્યારે કોર્ટ કોઈ કાર્યની ગુણવત્તા તરફ ધ્યાન આપશે નહીં તેથી મૌલિકતાની આવશ્યકતા જેમ આપણે હમણાં કહ્યું છે તે ધ્વનિ રેકોર્ડિંગ્સના ટાઇપોગ્રાફિકલ ગોઠવણીના પ્રસારણમાં આવતી નથી આને ડેરિવેટિવ વર્ક્સ કહેવામાં આવે છે કારણ કે અવાજ રેકોર્ડિંગ્સનું પ્રસારણ અને ટાઇપોગ્રાફિકલ ગોઠવણીઓ અન્ય કામોથી આવી શકે છે જે પહેલાથી જ સાહિત્યિક નાટકીય સંગીતવાદ્યો અથવા કલાત્મક કાર્યોથી અસ્તિત્વમાં છે તેથી કારણ કે તેઓને વ્યુત્પન્ન કાર્યો તરીકે ઓળખવામાં આવે છે વ્યુત્પન્ન કાર્યોને મૂળ બનાવવાની જરૂર નથી જ્યારે પ્રસારણ કરવામાં આવે છે ત્યારે દરેક પ્રસારણ પર તેના પર અલગ કોપિરાઇટ હોય છે દાખલા તરીકે જીવન પ્રસારણ પ્રસારિત થાય છે તેના પર કોપિરાઇટ છે અને બીજે દિવસે તેનું પુનરાવર્તિત પ્રસારણ છે જેનો તેના ઉપર એક અલગ કોપિરાઇટ છે અથવા જો કોઈ પુસ્તક સત્તર આવૃત્તિઓમાં ચાલ્યું હોય તો તે પુસ્તક કરશે તેની ઉપર સત્તર કોપિરાઇટ્સ છે જે એકબીજાથી અલગ છે ફિલ્મોમાં ધ્વનિ રેકોર્ડિંગ અને કેટલાક પ્રકારનાં પ્રસારણ શામેલ હોવા છતાં તેમને મૂળ કૃતિ તરીકે માનવામાં આવે છે હવે કોપીરાઈટ કાયદાના ઉત્ક્રાંતિ દરમિયાન તેઓને મૂળ કૃતિ તરીકે માનવામાં આવે છે જે મૂળ રચનાઓ તરીકે બનાવવામાં આવે છે જમણી કોપિરાઇટનો સ્કોપ ફક્ત તેની નકલથી આગળ વધે છે જે સાહિત્યિક કૃતિના અનુવાદ સુધી વિસ્તૃત થઈ શકે છે તે જાહેર પ્રસ્તુતિઓ સુધી વિસ્તૃત થઈ શકે છે દાખલા તરીકે ત્યાં કોઈ કોપિરાઇટ કરેલું નાટક છે જેમાં નાટકનું જાહેર પ્રદર્શન પણ આવરી શકાય છે તે તકનીકી વિકાસને પણ આવરી શકે છે દાખલા તરીકે નાટકનું પ્રસારણ જે સ્ટેજ પર થાય છે અથવા કમ્પ્યુટર અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાન્સમિશન પરના સાહિત્યિક કાર્ય વિશેની માહિતી સંગ્રહિત કરે છે અથવા વેબસાઇટ પર કામને હોસ્ટ કરે છે તે આ બધી બાબતોને હાલના કામના તકનીકી વિકાસ તરીકે ગણવામાં આવે છે જેને કોપિરાઇટ દ્વારા આવરી લેવામાં આવે છે તેઓ કલાત્મક રચનાના સંદર્ભમાં અધિકારોને ઓવરલેપ કરી શકે છે એક સાથે સર્જન અમે આનો ઉલ્લેખ પેટન્ટ કાયદાના સંદર્ભમાં કર્યો હતો જો બે લોકો પેટન્ટની શોધ કરે છે જો બે લોકો એક જ સમયે કોઈ શોધની શોધ કરે છે તો કાયદો પ્રથમવાર બનાવનાર વ્યક્તિને જોઈને સર્જનના સંદર્ભમાં વિવાદનું સમાધાન કરે છે તેથી જે વ્યક્તિ કાયદો બનાવે છે તે સાચા અને પ્રથમ શોધક તરીકેની કલ્પના વિકસિત કરીને અને પેટન્ટ ઓફિસ સુધી પહોંચવાની પદ્ધતિ વિકસિત કરીને સર્જનના સંદર્ભમાં વિવાદનું સમાધાન કરે છે પ્રથમ ફાઇલ સિદ્ધાંતને કોલ કરે છે તેથી વિશ્વએ સિદ્ધાંત નોંધાવનારા પ્રથમને અનુસર્યું છે અનુલક્ષીને કોણે શોધની શોધ પ્રથમ કરી છે જે વ્યક્તિ પેટન્ટ ઓફિસનો સંપર્ક કરે છે તેને પ્રથમ શોધ મળે છે તેથી પેટન્ટ કાયદામાં આ રીતે અગ્રતા નક્કી કરવામાં આવે છે જેનો અર્થ એ થાય કે જો બે લોકો વારાફરતી કોઈ શોધ લાવે તે જ દિવસે તે વ્યક્તિ જેણે પેટન્ટની ઓફિસનો સંપર્ક કર્યો તે શોધની માલિકી મેળવશે કોપિરાઇટ થોડો અલગ છે તમારી પાસે એક સાથે સર્જનો હોઈ શકે છે અને સમાન કાર્યો પર તમને ઓવરલેપિંગ રાઇટ્સ મળી શકે છે દાખલા તરીકે બે ફોટોગ્રાફરો એક જ સમયે ચંદ્રના ફોટોગ્રાફ પાડે છે અને તેમના ફોટોગ્રાફ્સ લગભગ સમાન દેખાય છે તેઓ સમાન ઉપકરણોનો ઉપયોગ કરે છે અને ચાલો આપણે એમ પણ માની લઈએ કે તેઓ એકબીજાના જાણ્યા વિના અને તે જ સમયે સમાન સ્થાનથી ફોટોગ્રાફ શૂટ કરે છે કોપિરાઇટ કાયદામાં તેમના દરેક કાર્ય પર બે કોપિરાઇટ હશે એક કામ અગાઉના કામ તરીકે રેકોર્ડ કરવામાં આવશે નહીં કારણ કે અમે પેટન્ટ કાયદામાં કરીશું તેના બદલે બંને કાર્યો એક સાથે રચનાઓ તરીકે અસ્તિત્વમાં હશે તેથી કોપિરાઇટ કાયદામાં સર્જનાત્મક કાર્યોને લગતા પ્રાધાન્યતાનો મુદ્દો જે પેટન્ટનો કાયદો ધરાવે છે અને કારણ કે તે નોંધણી પર આધારિત નથી તમે ફક્ત તેને બનાવીને અથવા કોપિરાઇટની નોટીસને ઉમેરીને વિશ્વને માહિતી આપી શકો છો જમણી બનાવટ વિશે તે ફરીથી નોંધણીના મુદ્દાઓ દ્વારા અસરગ્રસ્ત નથી જે પેટન્ટ કાયદા ધરાવે છે તેથી તમે કોર્પોરેટ કાયદામાં એક સાથે બનાવટ ધરાવી શકો છો અને તમને સમાન રચનાઓ પર ઓવરલેપિંગ અથવા એક સરખો અધિકાર હોઈ શકે છે કોપિરાઇટનો સ્કોપ ફક્ત વિચારના અભિવ્યક્તિઓનું રક્ષણ કરે છે અને તે વિચારો પોતાને સુરક્ષિત કરતું નથી તેથી સમજવા માટે આ એક મુખ્ય સિદ્ધાંત છે આને કોર્પોરેટ કાયદામાં આઇડિયા અભિવ્યક્તિ ડિકોટોમી કહેવામાં આવે છે હવે આ અમને કહે છે કે ત્યાં વિચારો હોઈ શકે છે પરંતુ કોપિરાઇટનો સ્કોપ ફક્ત વિચારના રક્ષણ માટે છે આ એક સારી બાબત છે કારણ કે જો તમે વિવિધ નવલકથાઓ પર નજર નાખો તો દાખલા તરીકે હત્યાના રહસ્ય કહે છે લગભગ તમામ હત્યાના રહસ્યો સમાન થીમ ધરાવે છે ત્યાં એક ઘટના છે અને તે હત્યા કોણે કરી છે તે અંગે શંકા છે અને ત્યાં એક તપાસકર્તા છે જે અંદર આવે છે અને ત્યાં તમામ જગ્યાએ ક્લ્યું મળી આવે છે જે મોટા ભાગે ગેરમાર્ગે દોરવામાં આવે છે અને અંતે ઓછામાં ઓછી અપેક્ષિત વ્યક્તિએ હત્યા કરાઈ હોવાનું જાણવા મળે છે મારો અર્થ તે એક લાક્ષણિક હત્યાના રહસ્યમાં લાક્ષણિક છે તો આગાથા ક્રિસ્ટીએ ઘણા ખૂન રહસ્યો લખ્યા છે અને તેણીનાં બધાં કાર્યો સંપૂર્ણ રીતે ભિન્ન છે જો કે તે બધા એક જ શૈલીમાં આવે છે તેથી જો વિચારોનું રક્ષણ કોપિરાઇટનો સ્કોપ હોય તો કોપિરાઇટનો કાયદો ફક્ત પ્રથમ હત્યાના રહસ્યને મંજૂરી આપશે કારણ કે તે એક હત્યાનો વિચાર છે જે તપાસ કરનાર દ્વારા હલ કરવામાં આવ્યો હતો તે સુરક્ષિત છે તે પછી તે શૈલીમાં હત્યાના રહસ્યમય નવલકથાઓ હોઈ શકે નહીં તેથી કાયદો વિચારોની રક્ષા કરતો નથી પરંતુ વિચારોની અભિવ્યક્તિનો અર્થ એ છે કે તમારી પાસે જુદા જુદા લેખકો દ્વારા જુદા જુદા પાત્રો સાથે અને હલ કરવાની જુદી જુદી રીતો સાથે હત્યાના રહસ્યોની વિવિધ શૈલીઓ લખી શકાય છે તેથી એ સમજવા માટે આ એક મુખ્ય તફાવત છે કે અધિકારનો સ્કોપ વિચારો પર નથી પરંતુ અભિવ્યક્તિ પર છે અભિવ્યક્તિના રક્ષણમાં પણ કેટલાક ગેરફાયદા છે વિચારોના સંરક્ષણમાં નહીં કોઈ વ્યક્તિ ક્વિઝ સ્પર્ધા માટેના વિચાર સાથે આવે છે અને ક્વિઝ સ્પર્ધા જેનો અર્થ ટેલિવિઝન પર પ્રસારિત ઇવેન્ટ હોવી જોઈએ તે હવે આ લેખક દ્વારા યોજવામાં આવે છે અને તે ક્વિઝ સ્પર્ધાની તમામ વિગતો મેળવે છે કે ઉમેદવારો માટે કેવી રીતે યોજવામાં આવે છે લેખકો દ્વારા આ ક્વિઝિંગ ઇવેન્ટના સંદર્ભમાં વિવિધ વિગતોના સાથે જવાબો માટેના વિકલ્પો કેવી રીતે આપવા તે કેવી રીતે પસંદ કરવું તે આગલા સ્તર પર જશે તે હજી પણ એક વિચારના તબક્કે છે કારણ કે તે પોતે જ ઉત્પાદન બની શકતું નથી કોઈકે ક્વિઝ સ્પર્ધા કરવી પડશે ટીવી ચેનલો પર તેનું પ્રસારણ કરવું પડશે જનતા ભાગ લઈ શકે છે અને કોઈ ઘટના બનાવી શકે છે કારણ કે કોપિરાઇટ વિચારોનું રક્ષણ કરતું નથી જે કન્સેપ્ટ અથવા ક્વિઝિંગ ઇવેન્ટની જાતે જ કલ્પના કરી શકાતી નથી કારણ કે કાયદો ફક્ત અભિવ્યક્તિને સુરક્ષિત કરે છે મુદત અને વિષય બાબત કોપિરાઇટની મુદતની મર્યાદિત અવધિ છે કોપિરાઇટ લેખક વત્તા 60 વર્ષ સુધીની આયુ સુધી વિસ્તરે છે ભારતમાં કોપિરાઇટનો માલિક સામાન્ય રીતે સર્જક હોય છે કે જે લેખક છે અથવા કેટલાક કિસ્સાઓમાં તે એમ્પ્લોયર હોઈ શકે છે જો નોકરી કરેલા એમ્પ્લોયર કર્મચારી કોપિરાઇટ બનાવવા માટે હોય અને રોજગારની શરતોના ભાગ રૂપે કોપિરાઇટ કરેલા કાર્યને વેસ્ટ કરશે એમ્પ્લોયર સાથેની બનાવટ વેસ્ટ કરશે હવે કોપિરાઇટ અસાઇન કરી શકાય છે તે સોંપણીનો વિષય હોઈ શકે છે તે વ્યક્તિ દ્વારા તેના સંતાનોને ઇચ્છા દ્વારા સોંપવામાં આવી શકે છે જ્યારે તે વ્યક્તિ લાઇસન્સના માર્ગ દ્વારા જીવંત હોય ત્યારે પણ સોંપવામાં આવી શકે છે ત્યાં કેટલાક નૈતિક અધિકારો પણ છે જે કોપિરાઇટમાં વેસ્ટ કરે છે હવે અમે નોંધ્યું છે કે કોપિરાઇટ એ મોટા ભાગે અન્ય લોકોને કોપિ કરવાથી અટકાવવાનો કે કોપિરાઇટ કરેલા કામોને અન્ય લોકોના પ્રસારણ અથવા વેચાણ કરતા અટકાવવાનો અધિકાર છે પરંતુ કેટલાક નૈતિક અધિકાર છે જે કોપિરાઇટમાં અસ્તિત્વમાં હોઈ શકે છે લેખક તરીકે માન્યતા આપવાનો અધિકાર એક મોડેલ અધિકાર છે અને તે પણ કામની અપમાનજનક સારવાર સામે વાંધો ઉઠાવવાનો અધિકાર ફરીથી એક મોડેલ અધિકાર છે જે લેખકની પાસે છે હવે એક સમાંતર અને પેટન્ટ કાયદો શોધકર્તા તરીકે ઉલ્લેખ કરવાનો અધિકાર હશે જે શોધ કરનાર છે તેનો ઉલ્લેખ કરવાનો અધિકાર છે જો તે શોધનો માલિક ન હોય તો પણ તે કહે છે કે તેણે તે શોધ એક કર્મચારી હોવાને કારણે કરી છે તેથી તે શોધનો માલિક નથી અથવા તેણે શોધની રચના કરી અને બીજી વ્યક્તિને શોધ સોંપી ફરીથી તે માલિક બનવાનું બંધ કરે છે પરંતુ જો તે માલિક થવાનું બંધ કરે તો પણ તેને શોધક તરીકે ઓળખવાનો અધિકાર છે તે જ રીતે અને લેખક કે જેણે આ કૃતિ બનાવી છે તેને લેખક તરીકે માન્યતા આપવાનો અધિકાર છે જો તે કોપિરાઇટ માલિક ન હોય તો પણ બીજા શબ્દોમાં કોપિરાઇટ એસાઈનમેન્ટ દ્વારા ટ્રાન્સમિશન દ્વારા અન્ય વ્યક્તિમાં અસ્તિત્વમાં છે અથવા તે કામ અન્ય વ્યક્તિ માટે ભાડે આપવાના કામ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું એક વ્યક્તિએ આ વ્યક્તિને બીજી વ્યક્તિ માટે બનાવ્યું હતું તેથી તમે લેખકોના નામનો ઉલ્લેખ હજી કરી શકો છો અથવા લેખકને માન્યતા આપવાનો અધિકાર હોવો જોઈએ જો ત્યાં કોપિરાઇટ કરેલા કાર્યની અપમાનજનક સારવાર કરવામાં આવે તો શું થશે પરંપરાગત રીતે રાહત માનહાનિના કાયદામાં રહેલી છે ટોર્ટ કાયદામાં એવી જોગવાઈઓ છે કે જ્યાં તમે માનહાનિ માટે કેસ દાખલ કરી શકો છો પરંતુ નૈતિક અધિકારો હવે કોપિરાઇટ શાસન હેઠળ માન્યતા મળ્યા હોવાથી હવે આ સૌથી વધુ છે પરંતુ હવે નૈતિક અધિકારને કોપિરાઇટ શાસન હેઠળ નૈતિક અધિકારના કોઈપણ ઘુસણખોરી સામે માન્યતા આપવામાં આવી હોવાથી લેખક કાર્યવાહી કરી શકે છે ફરીથી કોપિરાઇટનો વિષય તે તેની બૌદ્ધિક લાયકાત પર આધારિત નથી તમારી પાસે બીલ કૂપન્સ ટેલિફોન ડિરેક્ટરી ડેટાબેસેસ પર કોપિરાઇટ હોઈ શકે છે જો કે કોપિરાઇટ કરેલા કાર્યનું મૂલ્ય એક રોકાણ તરીકે માનવામાં આવે છે કારણ કે સમય અને સામગ્રીમાં કેટલાક પ્રયત્નો થાય છે જે આ કાર્યોના નિર્માણમાં જાય છે તેથી કોપિરાઇટ કરેલા કાર્યોની કિંમત એવા કાર્યોને સુરક્ષિત રાખવાની અપેક્ષા છે જેનું મૂલ્ય છે અને મૂલ્યને એક રોકાણ તરીકે ગણવામાં આવે છે અને અમે પહેલેથી જ ઉલ્લેખ કર્યો છે કે બૌદ્ધિક સંપત્તિ સર્જનાત્મક કાર્યોમાં રોકાણ માટે પ્રોત્સાહન આપે છે અને અમૂર્ત સંપત્તિમાં કરવામાં આવેલા રોકાણો દ્વારા અમૂર્ત સંપત્તિ બનાવવામાં આવે છે